આ સત્રમાં આપનું સ્વાગત છે હજી સુધી આપણે કેટલીક સફેદ બોક્ષ ટેસ્ટીંગ વ્યૂહરચના જોઈ છે આપણે સ્ટેટમેન્ટ કવરેજ બ્રાંચ કવરેજ અને કન્ડીશન કવરેજ જોયું હતું આપણે જોયું હતું કે બેઝીક કન્ડીશન નું કવરેજ એક છે જ્યાં દરેક કોમ્પોનન્ટ કન્ડીશનએ સાચા અને ખોટા મૂલ્યો ધારણ કરવા જોઈએ અને તે પછી આપણે મલ્ટિપલ કંડિશન કવરેજ જોયું હતું જ્યાં સંભવિત તમામ સંભવિત સત્ય મૂલ્યો બેઝીક કન્ડીશન દ્વારા ધારેલા હોવા જોઈએ અને તે પછી આપણે કન્ડીશન નિર્ણયના કવરેજ પર પણ ધ્યાન આપ્યું હતું કન્ડીશન આધારિત ટેસ્ટીંગ નું મુખ્ય ટૂંકું પરિણામ એ છે કે મલ્ટિપલ કંડિશન ટેસ્ટીંગ ઘણાં બધાં ટેસ્ટીંગ કેસ પેદા કરે છે અને તેથી અવ્યવહારુ બને છે બીજી બાજુ બેઝીક કન્ડીશન કવરેજ ખૂબ નબળી ટેસ્ટીંગ છે હવે ચાલો જોઈએ કે આપણે ટેસ્ટીંગ ના કેસની સંખ્યાત્મક સંખ્યા વિના મલ્ટિપલ કંડિશન કવરેજના ટેસ્ટીંગ ની પૂર્ણતા મેળવી શકીએ તેથી તે MCDC ટેસ્ટીંગ વિશે છે ચાલો જોઈએ કે MCDC ટેસ્ટીંગ માં શું સામેલ છે સરળ અથવા બેઝીક કન્ડીશન ની ટેસ્ટીંગ માં આપણે કહ્યું હતું કે દરેક બેઝીક કન્ડીશન અથવા કોમ્પોનન્ટ કન્ડીશનો સાચી અને ખોટી કિંમતો લેવી જ જોઇએ ઉદાહરણ તરીકે આ કિસ્સામાં આ સ્ટેટમેન્ટ માં બે બેઝીક કન્ડીશન છે અને આ પ્રત્યેકને સાચા અને ખોટા મૂલ્યો લેવાની જરૂર છે તેથી નીચે આપેલા બે ઇનપુટ ટેસ્ટીંગ ઇનપુટ્સ બેઝીક કન્ડીશન કવરેજ પ્રાપ્ત કરશે કારણ કે પ્રથમ a 15 આપણે તેને સાચું અને b 30 સુયોજિત કરીશું આપણે તેને સાચું પણ સુયોજિત કરીશું અને a 5 આપણે તેને ખોટા કરીશું અને b 60 આપણે તેને ખોટા સેટ કરીશું પરંતુ હું પૂછવા માંગું છું તે પ્રશ્ન એ છે કે શું બેઝીક કન્ડીશન કવરેજ ડીસીઝન કવરેજ ને ઘટાડે છે શું બેઝીક કન્ડીશન કવરેજ નિર્ણયના કવરેજ કરતા વધુ મજબૂત ટેસ્ટીંગ છે આનો જવાબ આપવા માટે તમારે ખૂબ સખત વિચાર કરવો જરૂરી નથી ખરેખર હું હંમેશાં આ બંનેને બરાબર પસંદ કરવા માટે પસંદ કરી શકું છું આ સાચું અને ખોટું છે અને તેથી બેઝીક કન્ડીશન ની કવરેજ પ્રાપ્ત થાય છે જ્યારે ડીસીઝન કવરેજ પ્રાપ્ત થતો નથી મને પુનરાવર્તન કરવા દો હું પહેલી કન્ડીશન ને સાચી અને બીજી ખોટી સેટ કરી શકું છું બીજા ટેસ્ટીંગ ના કિસ્સામાં હું આ ખોટું અને આ સાચું હોઈ શકે છે અને તેથી આ બંને કોમ્પોનન્ટ કન્ડીશનોએ સાચા અને ખોટા મૂલ્યો લીધાં છે પરંતુ તે પછી દરેક વખતે નિર્ણય ખોટાને મૂલ્યાંકન કરે છે તેથી ડીસીઝન કવરેજ પ્રાપ્ત થયો નથી આ પ્રશ્નનો જવાબ આપવા માટે કે બેઝીક કન્ડીશન ની કવરેજ ડીસીઝન કવરેજ ને પૂર્ણ કરતી નથી બીજા શબ્દોમાં કહીએ તો બેઝીક કન્ડીશનની કવરેજ ખૂબ સરળ ટેસ્ટીંગ હોવા છતાં ખૂબ જ સાહજિક રીતે સરળ ટેસ્ટીંગ તકનીક છે પરંતુ તે ખૂબ જ નબળી ટેસ્ટીંગ છે અને સ્ટેટમેન્ટ કવરેજ કરતા પણ નબળા છે પરંતુ પછી આપણે આગ્રહ રાખી શકીએ કે આપણને બેઝીક કન્ડીશન ની કવરેજની જ જરૂર નથી પણ આપણને ડીસીઝન કવરેજ પણ જોઈએ છે તેથી તે કન્ડીશન અથવા ડીસીઝન કવરેજ તરીકે ઓળખાય છે તેથી અહીં દરેક એટોમિક કન્ડીશન એ સાચા અને ખોટા મૂલ્યો ધારણ કરવા જોઈએ અને વધુમાં આપણે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે નિર્ણય પોતે જ સાચા અને ખોટા મૂલ્યો મેળવે છે અને તે પછી આપણે મલ્ટિપલ કંડિશન કવરેજ પણ જોયું હતું જ્યાં વિવિધ એટોમિક કન્ડીશન ઓએ સત્યના મૂલ્યોના તમામ સંભવિત કંપાઉંડ ોને ધ્યાનમાં લેવું જોઈએ ફક્ત મલ્ટીપલ કંડીશન કવરેજ દ્વારા આપણે શું કહીએ છીએ તે સમજાવવા માટે જો આપણી પાસે ઉદાહરણ તરીકે a અથવા b અને c કંપાઉન્ડ કન્ડીશન છે તો પછી અહીં ત્રણ એટોમિક કન્ડીશનો છે એ b c તેથી બેઝીક કન્ડીશનોના સત્ય મૂલ્યોના તમામ સંભવિત સંયોજનોના ટેસ્ટીંગ માટે આપણને આઠ ટેસ્ટીંગ ની જરૂર છે a b c બધા સાચું સુયોજિત સાચું સાચું ખોટું છે પરંતુ ત્યારબાદ કોમ્પોનન્ટ કન્ડીશનની સંખ્યામાં વધારો થતાં મલ્ટિપલ કંડિશન કવરેજ પ્રાપ્ત કરવા માટે જરૂરી ટેસ્ટીંગ કેસોની સંખ્યા ખૂબ મોટી બને છે અને તેથી જો આપણી પાસે દસ બેઝીક કન્ડીશનો છે તો આપણેમલ્ટીપલ કન્ડીશન કવરેજ પ્રાપ્ત કરવા માટે મિલિયન ટેસ્ટીંગ કેસની જરૂર છે અને જો અમારી પાસે 20 કોમ્પોનન્ટ કન્ડીશનો છે તો પછી આપણને એક મિલિયન ટેસ્ટીંગ કેસની જરૂર છે અને જો અમારી પાસે 30 બિલિયન છે પરંતુ પછી તમે પૂછશો કે શું તે ખરેખર થાય છે કે ઘણા સંયોજનો કન્ડીશન અભિવ્યક્તિઓમાં કોમ્પોનન્ટ કન્ડીશન તે થાય છે હા ઘણી એપ્લિકેશનોમાં તે થાય છે ઉદાહરણ તરીકે કંટ્રોલ એપ્લીકેશન્સ છે કંટ્રોલ ક્રિયા ઘણી કન્ડીશન પર આધારીત હોઈ શકે છે અને કંટ્રોલર માં 20 30 કોમ્પોનન્ટ ની કન્ડીશન ખૂબ સામાન્ય છે અને બીજી ઘણી એપ્લિકેશનો પણ છે જ્યાં આપણી પાસે વીસ કે ત્રીસ એટોમિક કન્ડીશન ઓ ભેગી હોઈ શકે છે તેથી મલ્ટીપલ કન્ડીશન નું કવરેજ અવ્યવહારુ બને છે આપણે ખરેખર ટેસ્ટીંગ ના કેસોની સંખ્યાને વધાર્યા વિના મલ્ટિપલ કંડિશન કવરેજ ટેસ્ટીંગ ની સંપૂર્ણતા પ્રાપ્ત કરવાની જરૂર છે તેથી આ કન્ડીશન ટેસ્ટીંગ કેટલીક ખામીઓ એ ટેસ્ટીંગ ના કેસોની નિરર્થકતા છે તેથી ટેસ્ટીંગ ના કિસ્સાઓ નિરર્થક છે કારણ કે કમ્પાઇલર ના ઘણાં કેસોના શોર્ટ સર્કિટ મૂલ્યાંકનને લીધે છે તેઓ ખરેખર સમાન મૂલ્યો અથવા સમાન અભિવ્યક્તિ મૂલ્યાંકન સમાન કન્ડીશન નો નકશો બનાવે છે તેથી ટેસ્ટીંગ ના કેટલાક કેસો નિરર્થક બની જાય છે અને એ પણ કેટલાક કવરેજ મેળવી શકાતા નથી કેટલીક કન્ડીશન સંયોજનો મેળવી શકાતા નથી ઉદાહરણ તરીકે ફક્ત આ ઉદાહરણ કે A અથવા E અક્ષર છે આપણે બંને એક જ સમયે સાચા પ્રાપ્ત કરી શકતા નથી તેથી આ કેસ માટેમલ્ટીપલ કન્ડીશન નું કવરેજ પ્રાપ્ત કરવું શક્ય નથી અને શોર્ટ સર્કિટ મૂલ્યાંકન કમ્પાઇલર ને b 50 નું મૂલ્યાંકન કરવાની જરૂર નથી એકવાર તે જાણે છે કે a 30 ખોટું છે અને એ જ રીતે જો a 30 સાચું છે તો પછી નિર્ણયનું પરિણામ બીજી કન્ડીશન પર શું છે તે ધ્યાનમાં લીધા વગર છે બીજી કન્ડીશનનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી નિર્ણયનું પરિણામ પ્રથમ કન્ડીશન ના આધારે ગણવામાં આવે છે તેથી આ શોર્ટ સર્કિટ મૂલ્યાંકન છે કમ્પાઇલર દ્વારા અપનાવવામાં આવેલી કેટલીક શોર્ટ સર્કિટ મૂલ્યાંકન તકનીકીઓ છે હવે ચાલો જોઈએ કે મલ્ટિપલ કંડિશન કવરેજ કેવી રીતે આપણને સંપૂર્ણતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે માફ કરશો MC DC કવરેજ પ્રાપ્ત કરી શકે છે ટેસ્ટીંગ ના કેસની સંખ્યાત્મક સંખ્યાની જરૂરિયાત વિના મલ્ટીપલ કન્ડીશન કવરેજની સંપૂર્ણતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે તેથી આ ઉદાહરણ બતાવે છે કે અહીં આપણી પાસે અહીં 5 કોમ્પોનન્ટ કન્ડીશનો છે અને તેથી મલ્ટિપલ કંડિશન કવરેજ માટે આપણને 32 ટેસ્ટ કેસની જરૂર છે પરંતુ જો આપણે કમ્પાઇલર દ્વારા અપનાવવામાં આવેલ શોર્ટ સર્કિટ મૂલ્યાંકન તકનીકોનો ઉપયોગ કરીએ તો ખરેખર વિવિધ કમ્પાઇલર દ્વારા અપનાવવામાં આવેલ શોર્ટ સર્કિટ મૂલ્યાંકન અલગ પડે છે તેથી આ ફક્ત એક ઉદાહરણ છે શોર્ટ સર્કિટ મૂલ્યાંકન તે કિસ્સામાં આપણે ફક્ત કન્ડીશન કવરેજ પ્રાપ્ત કરી શકીએ છીએ મલ્ટીપલ કંડિશન કવરેજ ફક્ત 13 સાથે છે તેથી શોર્ટ સર્કિટ મૂલ્યાંકનને કારણે તમારે 32 નો ઉપયોગ કરવાની જરૂર નથી હવે ચાલો જોઈએ કે મલ્ટિપલ કંડિશન ડિસીઝન કવરેજ શું છે તેથી અહીં આપણે કન્ડીશન ના કેટલાક મહત્વપૂર્ણ સંયોજનોનું ટેસ્ટીંગ કરીએ છીએ અને તેથી ટેસ્ટીંગ ના કેસોની સંખ્યા ઘણી ઓછી છે ખરેખર બેઝીક કન્ડીશન ની સંખ્યામાં રેખીય છે આપણે ટેસ્ટીંગ ના કેસોના એક્ષ્પોનેન્શિયલ ટાળીએ છીએ પરંતુ તે જ સમયે આપણે મલ્ટીપલ કન્ડીશન ના કવરેજ ટેસ્ટીંગ જેટલા સંપૂર્ણ ટેસ્ટીંગ જેટલું પ્રાપ્ત કરીએ છીએ અહીં આપણી પાસે આ કંપાઉંડ કન્ડીશનમાં ત્રણ એટોમિક કન્ડીશન ઓ A 0 અથવા B 5 C 100 છે તેથી મલ્ટીપલ કન્ડીશન ના ડીસીઝન કવરેજ માં આપણે આ દરેક બેઝીક કન્ડીશન ને સાચા અને ખોટા મૂલ્યો પ્રાપ્ત કરવા દઈએ છીએ અને જ્યારે તે સાચા અને ખોટા મૂલ્યો પ્રાપ્ત કરે છે અન્યને અચળ સત્ય મૂલ્યો રાખવામાં આવે છે અને આ સાચું અને ખોટું મૂલ્ય ખરેખર બ્રાંચ પરિણામ નક્કી કરે છે કે આપણે ખાતરી કરવી પડશે તો ચાલો જોઈએ કે તે કેવી રીતે થાય છે અને આ માટે ટેસ્ટીંગ ના કેસોની રચના કેવી રીતે કરવી જો આપણે બધું જોઈએ તો મલ્ટિપલ કંડિશન ડિસીઝન કવરેજ બંને સ્ટેટમેન્ટ કવરેજ નિર્ણય અથવા બ્રાંચ કવરેજ કન્ડીશન નિર્ણયના કવરેજ કરતા વધુ મજબૂત છે પરંતુ તે મલ્ટીપલ કન્ડીશન ના કવરેજ કરતા નબળું છે હવે ચાલો જોઈએ કે MCDC ટેસ્ટીંગ માં શું સામેલ છે આપણે આ માટે ટેસ્ટીંગ ના કેસોની રચના કેવી રીતે કરીએ કેટલા ટેસ્ટીંગ કેસ છે તેથી MCDCનો અર્થ છે કંપાઉંડ કન્ડીશન ડીસીઝન કવરેજ અને અહીં આપણે જે પરિભાષા વાપરી રહ્યા છીએ ચાલો હું તેને ફરીથી પુનરાવર્તન કરું કન્ડીશન આપણો અર્થ છે એટોમિક કન્ડીશન ઓ અને નિર્ણય તે જ છે જે પ્રોગ્રામ ફ્લો નક્કી કરે છે કંટ્રોલ ફ્લો તે કંપાઉંડ ની કન્ડીશનનું પરિણામ નક્કી કરે છે તેથી આ એક કંપાઉંડ કન્ડીશન ડીસીઝન કવરેજ છે અહીં મુખ્ય વિચાર એ છે કે દરેક એટોમિક કન્ડીશન સાચી અને ખોટી કિંમતો પર સેટ કરવામાં આવશે અને આપણે સુનિશ્ચિત કરવું પડશે કે જ્યારે આને સાચા અને ખોટા મૂલ્યો પર સેટ કરવામાં આવે છે ત્યારે અન્ય બેઝીક કન્ડીશન અન્ય એટોમિક કન્ડીશન કેટલાક સ્થિર મૂલ્ય પર રાખવામાં આવે છે અને આ એટોમિક કન્ડીશન કંપાઉંડ કન્ડીશન અથવા નિર્ણયનું પરિણામ નક્કી કરશે તેથી અહીં ત્રણ આવશ્યકતાઓ છે જેમ હું કહી રહ્યો હતો કે પ્રથમ વસ્તુ એ છે કે પ્રોગ્રામમાં લેવાયેલા નિર્ણયને સાચું અને ખોટું મૂલ્ય લેવું આવશ્યક છે તેથી કંપાઉંડ કન્ડીશનએ સાચું અને ખોટું મૂલ્ય લેવું આવશ્યક છે નિર્ણયની દરેક એટોમિક કન્ડીશન એ સાચું અને ખોટું મૂલ્ય લેવું આવશ્યક છે અને જ્યારે એટોમિક કન્ડીશન સાચી અને ખોટી કિંમત લે છે ત્યારે અન્ય એટોમિક કન્ડીશન ની સત્ય કિંમતો અચળ રાખવામાં આવે છે અને આ એટોમિક કન્ડીશન કારણ કે તે સાચી અને ખોટી કિંમત લે છે નિર્ણય પરિણામ સાચા અને ખોટા વચ્ચે પણ ટોગલ કરે છે જેમ આપણે ઉદાહરણો જોઈએ છીએ તે સ્પષ્ટ થવું જોઈએ હવે આપણે પ્રથમ આવશ્યકતા જોઈએ તેથી પ્રથમ આવશ્યકતા એ છે કે નિર્ણય અથવા કંપાઉંડ ની કન્ડીશનએ સાચું અને ખોટું મૂલ્ય લેવું આવશ્યક છે આ સંપૂર્ણ કંપાઉંડ કન્ડીશન છે અને ટેસ્ટીંગ ના કેસોએ ખાતરી કરવી જોઈએ કે આ બ્રાંચ ની કન્ડીશન સાચા અને ખોટા મૂલ્યનું મૂલ્યાંકન કરે છે જે બ્રાંચ ના કવરેજની જેમ જ છે હવે બીજી જરૂરિયાત એ છે કે અહીંની દરેક એટોમિક કન્ડીશન સાચી અને ખોટી કિંમત લેવી જોઈએ તેથી પ્રથમ એ સાચું અને ખોટું મૂલ્ય લેવું આવશ્યક છે a 10 અને પછી a 10 બીજાએ પણ સાચું અને ખોટું મૂલ્ય લેવું જોઈએ ત્રીજાએ પણ સાચું અને ખોટું મૂલ્ય લેવું જોઈએ હવે ત્રીજી આવશ્યકતા એ છે કે જ્યારે આપણે બેઝીક કન્ડીશન સેટ કરીએ છીએ ત્યારે ટેસ્ટીંગ કેસ બેઝીક કન્ડીશન ને સાચા અને ખોટા મૂલ્ય પર સુયોજિત કરે છે અન્ય બેઝીક કન્ડીશન કેટલાક અચળ મૂલ્ય પર હોવી જોઈએ અને બેઝીક કન્ડીશનએ નિર્ણયના પરિણામને અસર કરવી જોઈએ ચાલો તેનું ઉદાહરણ જોઈએ તો ચાલો પ્રથમ બેઝીક કન્ડીશન જોઈએ આપણે બેઝીક કન્ડીશન ને સાચી પર સેટ કરી છે અને પછી બાકીના બે છે ચાલો કહીએ સાચું અને ખોટું પકડી રાખીએ અને તેથી એટોમિક અભિવ્યક્તિ આ કન્ડીશનનું મૂલ્યાંકન સાચું થઈ જશે આ ખોટું છે આ સાચું છે તો સાચું કે ખોટું તે સાચું છે અને જ્યારે આ સાચું છે ત્યારે પરિણામ સાચું આવશે હવે આ બંનેને સાચું અને ખોટું રાખીને 10 થી વધુ ખોટા સેટ કરશે અને તેથી આ સાચું થશે અને આ ખોટું છે તેથી ખોટું અને સાચું ખોટું હશે તેથી પરિણામ ખોટા બનશે કારણ કે આ બેઝીક કન્ડીશન સાચી અને ખોટી કિંમત લે છે તેથી બ્રાંચ પરિણામ અન્ય બેઝીક કન્ડીશન ને કેટલાક અચળ મૂલ્ય પર રાખે છે એ જ રીતે આપણે બીજું લઈએ છીએ આપણે ટેસ્ટીંગ ના કેસો સુયોજિત કર્યા છે તેને સાચું અને ખોટું સેટ કરો જ્યારે આ હોલ્ડિંગ રાખો સાચી અને ખોટી કિંમત અને જેમ તમે બ્રાંચ ના પરિણામનું મૂલ્યાંકન કરી શકો છો સાચા અને ખોટા વચ્ચે ટોગલ કરે છે તેવી જ રીતે ત્રીજી આપણે ત્રીજી બેઝીક કન્ડીશન ને સાચી અને ખોટી પર સેટ કરી અને આ બંનેને સાચા અને ખોટા રાખીને અને તેથી બ્રાંચ ના પરિણામો ટોગલ કરે છે હવે ચાલો આપણે આ તકનીકને વધુ સારી રીતે સમજવા માટે બીજું ઉદાહરણ જોઈએ ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ જ્યાં આપણી પાસે 1 2 3 4 5 છે 5 ટેસ્ટીંગ ના કેસ માફ કરશો 5 બેઝીક કન્ડીશન અને તે પછી આપણે જોશું કે આપણે 6 ટેસ્ટીંગ ના કેસો સાથે MCDC કવરેજ પ્રાપ્ત કરી શકીશું અને તેથી કોઈપણ પુરાવા આપ્યા વિના આપણે અનુમાન કરીશું કે આપણને n 1 ટેસ્ટીંગ ના કેસોની જરૂર છે જ્યારે આપણી પાસે કંપાઉંડ યુક્ત કન્ડીશન અભિવ્યક્તિમાં બેઝીક કન્ડીશન હોય છે બીજા શબ્દોમાં કહીએ તો MCDC કવરેજ પ્રાપ્ત કરવા માટે જરૂરી ટેસ્ટીંગ કેસોની સંખ્યા બેઝીક કન્ડીશન ની સંખ્યામાં રેખીય છે તો ચાલો આપણે અહીં જોઈએ તેથી આપણી પાસે આ પાંચ કન્ડીશન અહીં સૂચિબદ્ધ છે અને તે પછી આપણી પાસે અહીં સૂચિબદ્ધ સત્ય મૂલ્યો છે અને જ્યારે આપણે તેથી જ્યારે a 10 સાચું છે અને આ ખોટા સાચા ખોટા સાચા પર સેટ કરેલા છે અને તે પછી જ્યારે a 10 ખોટું છે અને અન્ય લોકો અગાઉના એકની જેમ ખોટા સાચા ખોટા સાચા તરીકે રાખવામાં આવે છે પછી આઉટપુટ ટોગલ કરે છે તેવી જ રીતે બીજી બેઝીક કન્ડીશન માટે કારણ કે તે સાચું અને ખોટા મૂલ્યો ધારે છે અને બાકીના કેટલાક સ્થિર મૂલ્ય પર રાખવામાં આવે છે આઉટપુટ ટોગલ કરે છે તેથી આ એવા ટેસ્ટીંગ કેસો છે કે જે આ સત્ય મૂલ્યોને સુયોજિત કરે છે MCDC કવરેજ પ્રાપ્ત કરશે પરંતુ પછી તમે પૂછશો કે કયા ટેસ્ટીંગ નાં કેસો તમે કેવી રીતે જાણો છો અથવા MC DC કવરેજ પ્રાપ્ત કરશે તેવા ટેસ્ટીંગ ના કેસો આપણે કેવી રીતે ડિઝાઇન કરીએ છીએ ચાલો જોઈએ પ્રથમ ચાલો આપણે એક ખૂબ સરળ ઉદાહરણ જોઈએ આપણે MCDC ટેસ્ટીંગ ના કેસોની રચના કેવી રીતે કરીએ છીએ ચાલો આપણે આ ઉદાહરણો A અને B જોઈએ તેથી આપણે સૌ પ્રથમ સત્ય ટેબલ અને નિર્ણય પરિણામ વિકસાવીએ તેથી જ્યારે A B સાચું હોય ત્યારે નિર્ણય પરિણામ સાચા અને તેથી વધુ છે અને પછી આપણે ચકાસીએ છીએ કે જો આપણે A ને સાચું અને B સાચું રાખીએ તો આઉટપુટ સાચું છે હવે જ્યારે આપણે A ને ખોટું અને B ને સાચું સેટ કરીએ છીએ તો પરિણામ ખોટું છે બીજા શબ્દોમાં કહીએ તો ટેસ્ટીંગ કેસ ત્રણ સાથે ત્રણ કેસ કેસ પ્રથમ બેઝિક કન્ડીશન નું સ્વતંત્ર મૂલ્યાંકન કરશે હવે B વિશે શું તેથી જો એ માટે ટેસ્ટીંગ કેસની જોડી 1 અને 3 છે અને આપણે તપાસ કરીશું કે બે માટે આપણે પ્રથમ એટોમિક કન્ડીશન A માટે સ્વતંત્ર મૂલ્યાંકન પ્રાપ્ત કરી શકતા નથી અને ત્રણ સાથે ચોક્કસપણે 1 સાથે આપણે A નું સ્વતંત્ર મૂલ્યાંકન પ્રાપ્ત કરીશું હવે B વિશે શું તેથી જો તમે B સાચું અને A ખોટું સેટ કરો છો તો પરિણામ સાચું આવશે હવે જો આપણે A સાચું અને B ખોટું રાખીએ તો પરિણામ ખોટું છે તેથી બે સાથે એક બે બેઝીક કન્ડીશન નું સ્વતંત્ર મૂલ્યાંકન પ્રાપ્ત કરે છે તે b છે તેથી 1 3 1 વત્તા 3 અને 1 વત્તા 2 તેઓ a અને b નું સ્વતંત્ર મૂલ્યાંકન પ્રાપ્ત કરે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો અમારું MCDC ટેસ્ટીંગ કેસ 1 2 3 હશે ચાલો હવે બીજું ઉદાહરણ જોઈએ તેથી અહીં આ કન્ડીશન અભિવ્યક્તિમાં ત્રણ બેઝીક કન્ડીશનોનો સમાવેશ કરીને વધુ જટિલ ઉદાહરણ જોઈએ હવે આપણે ABC માટે ટ્રુથ ટેબલ વિકસાવીએ છીએ અને આપણે પરિણામ અહીં લખીશું હવે આપણે પહેલા તપાસ કરવી પડશે કે કયા બે ટેસ્ટીંગ કેસો A નું સ્વતંત્ર મૂલ્યાંકન કરે છે શું આપણે પ્રાપ્ત કરી શકીએ એકની સરખામણીમાં અહીં A એ 1 છે અને BC એ 1 છે હવે BC 1 1 છે અને A એ 0 છે પરંતુ પછી પરિણામ અહીં 1 છે તેથી પરિણામ બદલાતું નથી અને તેથી એક અને ચાર એ A નું સ્વતંત્ર મૂલ્યાંકન પ્રાપ્ત કરતા નથી 1 0 વિશે શું હવે 1 0 અહીં છે અહીં પણ પરિણામ બદલાતું નથી ત્રીજુ A એ 1 અને BC એ 0 1 છે અને સાતમુ A એ 0 છે BC ને 0 1 પર રાખવામાં આવે છે અને 7 પરિણામ બદલાય છે બીજા શબ્દોમાં 3 અને સાત એ બેઝીક કન્ડીશન નું સ્વતંત્ર મૂલ્યાંકન કરશે હવે B વિશે શું એ જ રીતે આપણે માટે શોધીશું જ્યારે આપણે A અને C ને અચળ રાખતા B ને બદલીએ છીએ પરિણામ બદલાવું જોઈએ તેથી આપણે આ શોધીએ છીએ સાત સાથે ચાર તેથી ચારમાં B સેટ 1 અને A અને C એ 0 1 પર અને B એ 0 પર સેટ કરેલા છે અને આ 0 1 છે અને પરિણામ બદલાયા કરે છે અને એ જ રીતે C એ 1 2 છે અને તેથી અમારું MCDC ટેસ્ટીંગ કેસ 1 2 3 4 અને 7 હશે હું આશા રાખું છું કે તમે કંપાઉંડ ની કન્ડીશન આપ્યું હશે આ માટે MCDC ટેસ્ટીંગ ના કેસોની રચના કરી શકાશે પરંતુ તે પછી ત્યાં ટેસ્ટીંગ ના ઘણા સેટ્સ હોઈ શકે છે જે MCDC કવરેજ પ્રાપ્ત કરી શકે છે અને આપણે ટેસ્ટીંગ ના કેસોની ન્યૂનતમ સંખ્યા તપાસવાની જરૂર છે અને આ માટે આપણે મૂલ્યાંકન કરીએ છીએ પહેલાનાં ઉદાહરણોની જેમ જ અને કઈ જોડી સ્વતંત્ર મૂલ્યાંકન પ્રાપ્ત કરે છે તે શોધો આપણે જોશું કે મલ્ટીપલ જોડીઓ સ્વતંત્ર મૂલ્યાંકન પ્રાપ્ત કરે છે ઉદાહરણ તરીકે 1 અને 5 પ્રથમ બેઝીક કન્ડીશન નું સ્વતંત્ર મૂલ્યાંકન પ્રાપ્ત કરે છે 2 અને 6 3 અને 7 5 અને 1 6 અને 2 7 અને 3 આ A નું સ્વતંત્ર મૂલ્યાંકન હાંસલ કરે છે એ જ રીતે 2 અને 4 અને 4 અને 2 એ B નું સ્વતંત્ર મૂલ્યાંકન કરે છે તે બીજી કન્ડીશન છે અને ત્રીજું ફક્ત 3 અને 4 અથવા 4 અને 3 છે હવે જો આપણે શોધી કાઢીએ કે MCDC કવરેજ પ્રાપ્ત કરનારા ટેસ્ટીંગ ના કયા કેસ છે તો તે 2 3 4 6 અથવા 2 3 4 7 અથવા છે 1 2 3 4 5 અને તેથી જો આપણે ન્યૂનતમ સેટ પસંદ કરવા માંગતા હો તો આપણે આ બંનેમાંથી કોઈપણ પસંદ કરી શકીએ છીએ તેથી આપણે હમણાં જ જોયું છે કે MCDC ટેસ્ટીંગ એ ખૂબ જ અસરકારક ટેસ્ટીંગ તકનીક છે કે જેના ટેસ્ટ કેસ નાની સંખ્યામાં છે બેઝીક કન્ડીશનોમાં ટેસ્ટીંગના કેસોની સંખ્યા રેખીય છે MCDCનો સારાંશ આપવા માટે આપણે કહ્યું હતું કે ત્યાં ત્રણ વસ્તુઓ જરૂરી છે દરેક બેઝીક કન્ડીશન એ સાચા અને ખોટા મૂલ્યો પ્રાપ્ત કરવા જોઈએ બ્રાંચ કવરેજ પ્રાપ્ત થવી જોઈએ અને ત્રીજી કન્ડીશન એ છે કે દરેક કન્ડીશન સ્વતંત્ર રીતે નિર્ણયના આઉટપુટને અસર કરે છે અને આપણે પહેલેથી જ કહીએ છીએ કે તે ટેસ્ટીંગ ની સંપૂર્ણતા અને ટેસ્ટીંગ ના કદનું સંતુલન પૂરું પાડે છે અને તેથી તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે અને તે ઘણા ટેસ્ટીંગ ધોરણો દ્વારા ફરજિયાત છે ચાલો હવે પાથ ટેસ્ટીંગ જોઈએ પાથ ટેસ્ટીંગમાં આપણે ઇચ્છીએ છીએ કે પ્રોગ્રામના બધા પાથ આવરી લેવામાં આવે પરંતુ તે પછી આપણે જોશું કે પ્રોગ્રામમાં ઘણા બધા પાથ છે અને તેથી અમારી જરૂરિયાત પ્રોગ્રામમાં રેખીય સ્વતંત્ર પાથોને આવરી લેવાની રહેશે પ્રોગ્રામના પાથોને પ્રોગ્રામના કંટ્રોલ ફ્લો ગ્રાફના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે અહીં આપણે કંટ્રોલ ફ્લો ગ્રાફને જાણીએ છીએ તે સિક્વન્સ નું પ્રતિનિધિત્વ કરે છે જેમાં પ્રોગ્રામની જુદી જુદી સૂચનાઓ ચલાવવામાં આવે છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો પ્રોગ્રામ દ્વારા કંટ્રોલ ની રીત ફલો કરે છે તો આ આપણે ગ્રાફના રૂપમાં રજૂ કરીએ છીએ પરંતુ તો પછી તમે કંટ્રોલ ફ્લો ગ્રાફ કેવી રીતે દોરો જો આપણે તેને સારી રીતે સમજીએ તો કંટ્રોલ ફ્લો ગ્રાફ દોરવાનું ખૂબ જ સરળ છે પ્રથમ વસ્તુ એ છે કે આપણે પ્રોગ્રામના તમામ સ્ટેટમેન્ટ ને નંબર આપ્યા છે અને તે દરેક સંખ્યા આપણે તેમાંથી નોડ બનાવીએ છીએ આપણે તે દરેક ક્રમાંકિત ધાર માટે નોડ દોરીએ છીએ અને પછી આપણે એક નોડથી બીજા તરફ એક ધાર દોરીએ છીએ જો સ્ટેટમેન્ટ નું અમલીકરણ બીજા નોડ પર કંટ્રોલ સ્થાનાંતરિત કરી શકે છે જો સ્ટેટમેન્ટ નો અમલ અન્ય નોડ પર કંટ્રોલ સ્થાનાંતરિત કરી શકે છે તો ચાલો આ પ્રોગ્રામ જોઈએ અહીં આપણે સ્ટેટમેન્ટ ને નંબર આપેલ છે તે પછી આપણે સંખ્યાબંધ સ્ટેટમેન્ટ સાથે અહીં નોડ દોરીએ છીએ અને તે પછી આપણે કંટ્રોલ નોડથી બીજા નોડમાં સ્થાનાંતરિત કરી શકે છે કે કેમ તેના પર આધાર રાખીને નોડ દોરીએ છીએ પરંતુ પછી અમારી પાસે આને દોરવાની કેટલીક વ્યવસ્થિત રીત હોવી જોઈએ અને તે પ્રત્યેક પ્રોગ્રામમાં ત્રણ પ્રકારના સ્ટેટમેન્ટ શામેલ છે તે સમજવાના આધારે છે સિક્વન્સ સેલેક્શન અને સ્ટેટમેન્ટ ના ઇટરેશન પ્રકાર છે તેથી જો આપણે જાણીએ છીએ કે આ ત્રણ સ્ટેટમેન્ટ ને અનુરૂપ કંટ્રોલ ફ્લો કેવી રીતે ખેંચવો તો આપણે કોઈપણ પ્રોગ્રામ માટે કંટ્રોલ પ્રવાહને ખૂબ જ સરળતાથી દોરી શકીએ કારણ કે તે બધા આ ત્રણ બેઝીક પ્રકારના સ્ટેટમેન્ટ થી બનેલા છે અને તેથી આપણે ફક્ત તપાસ કરવાની જરૂર છે કે આપણે આ ત્રણ પ્રકારના સ્ટેટમેન્ટ માટે કંટ્રોલ ફલોની ધાર કેવી રીતે દોરીએ છીએ અને તે પછી આપણે એક ખૂબ મોટો પ્રોગ્રામ આપ્યો છે આપણે તેનો કંટ્રોલ ફ્લો ગ્રાફ વિકસાવી શકીએ છીએ તેથી આપણે હવે પછીનાં સત્રમાં જોઈશું હમણાં આપણે આ સાથે સમાપ્ત કરીશું